જો આપણે યાદ કરીએ તો છેલ્લા બે પ્રવચનો માં આપણે જોયું કે કેવી રીતે રિલે DC મોટર્સ વગેરે ઉપકરણોને માઇક્રોકન્ટ્રોલર સાથે ઇંટરફેસ કરી શકીએ આપણે અમુક પ્રકારનું નિયંત્રણ કરી શકીએ છીએ અને આપણે મૂલ્યોને માપી પણ શકીએ છીએવગેરે વગેરે હવે આપણે જે પ્રયોગ કરીશું તે તમને આ વ્યાખ્યાનમાં બતાવી રહ્યા છીએ આપણે જોઈશું કે માત્ર એક ઉપકરણ અથવા એક સેન્સર જ નહીં માઇક્રોકન્ટ્રોલર એક જ સમયે અનેક ઉપકરણોને નિયંત્રિત કરવા માટે પૂરતું શક્તિશાળી છે અહીં આપણે મૂળભૂત રીતે બહુવિધ ડિવાઇસીસ બહુવિધ સેન્સર્સ અને બહુવિધ આઉટપુટ ડિવાઇસીસ ને કેવી રીતે ઇંટરફેસ કરવું તે જોઈશું ચાલો પહેલા આપણે પ્રયોગ વિશે વાત કરીએ આ પ્રયોગમાં કહ્યું છે તેમ આપણે બહુવિધ સેન્સર્સ અને બહુવિધ આઉટપુટ ડિવાઇસને ઇન્ટરફેસ કરીશું ખાસ કરીને ઇનપુટ ડિવાઇસ વ્યાપક લાઇટ માપવા માટે LDR અને પર્યાવરણના તાપમાનને માપવા માટે LM35 તાપમાન સેન્સર છે હવે આઉટપુટ ડિવાઇસીસ કે જે આપણે ઇન્ટરફેસ કરીશું તે એક રિલે સર્કિટ છે જે ફરીથી LED બલ્બ ને અંકુશિત કરશે હવે આપણે જે પ્રકારનું વાતાવરણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે માની લો કે પ્રથમ તે છે કે તમે રિલે દ્વારા બલ્બને આપમેળે ચાલુ અથવા બંધ કરી શકો છો જે આપણે પહેલાથી જ વ્યાપક લાઇટના આધારે દર્શાવ્યું છે અને બીજું કે ત્યાં ફાયર એલાર્મ સિસ્ટમ જેવું કંઇક હોઈ શકે છે ત્યાં એક સિસ્ટમ હશે જે તાપમાનને માપશે અને જ્યારે પણ તાપમાન ચોક્કસ પ્રીસેટ થ્રેશોલ્ડ પાર કરશે ત્યારે ટ્યુન સંભળાશે અને તે એલાર્મ માટે આપણે સ્પીકર સર્કિટને ઇન્ટરફેસ કરી છે ખાસ કરીને આ પ્રયોગમાં આપણે રિલે સ્પીકર LDR અને LM35 ને ઇન્ટરફેસ કરીશું રિલે ને ડિજિટલ પોર્ટ લાઇન D3 દ્વારા ચલાવવામાં આવશે સ્પીકરને પોર્ટ લાઇન D5 થી ઇન્ટરફેસ કરવામાં આવશે LDR સર્કિટ આઉટપુટ એનાલોગ ઇનપુટ A1 સાથે જોડાયેલ હશે અને LM35 સેન્સર એનાલોગ ઇનપુટ A0 સાથે જોડાયેલ હશે હવે જો વ્યાપક લાઇટ ઇનપુટ થ્રેશોલ્ડથી નીચે આવે તો બલ્બ ચાલુ થશે જ્યારે પણ તાપમાન થ્રેશોલ્ડને પાર કરે છે ત્યારે એલાર્મ સંભળાય છે ચાલો કનેક્શન ડાયાગ્રામ જોઈએ પ્રથમ આ STM બોર્ડ છે અને આ રિલે સર્કિટ છે જે આપણે પહેલાં જોઈ હતી તે જ છે એક બાજુ આપણી પાસે LDR સર્કિટ છે જે વ્યાપક લાઇટને માપશે ત્યાં એક અવરોધ વિભાજક છે જેનું આઉટપુટ એનાલોગ પોર્ટ લાઇન A1 સાથે જોડાયેલ છે બીજી બાજુ તમારી પાસે LM35 તાપમાન સેન્સર છે જે એનાલોગ ઇનપુટ લાઇન A0 પર આઉટપુટ ઉત્પન્ન કરશે અને એલાર્મ માટે તમારી પાસે એક સ્પીકર છે જે D5 સાથે જોડાયેલ છે જે PWM નિયંત્રણ આઉટપુટ પોર્ટ છે જ્યારે પણ તાપમાન થ્રેશોલ્ડને વટાવે છે ત્યારે સ્પીકરમાંથી ટ્યુન સંભળાય છે અને જ્યારે પણ પ્રકાશ કોઈ સ્તરથી નીચે આવે છે ત્યારે રિલે સક્રિય થશે ચાલો પહેલા પ્રોગ્રામ લૉજિક જોઈએ પછી અમે તમને કોડ બતાવીશું અહીં બતાવ્યા પ્રમાણે સ્ટેપ પુનરાવર્તિત લૂપમાં ચાલશે પ્રથમ આપણે એનાલોગ ઇનપુટ લાઇન A0 પર મૂલ્ય તપાસવું પડશેઆપણે જે પ્રકાશ માપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જો તેના થ્રેશોલ્ડ થી વધી જાય તો આપણે રિલે બંધ કરવો પડે તેનો અર્થ એ કે તમારી પાસે પૂરતો પ્રકાશ છે નહીં તો રિલે ચાલુ કરવો પડે તેનો અર્થ એ કે બલ્બ ઝગમગશે તે પછી તમે તાપમાન માટે સમાન વસ્તુ તપાસો જો પોર્ટ લાઇન A1 નું મૂલ્ય કેટલાક થ્રેશોલ્ડ કરતાં વધે છે તો પછી તમે સ્પીકર પર ટ્યુન વગાડો છો જે કેટલાક એલાર્મ સૂચવે છે પરંતુ જો તે ન હોય તો PWM ટ્યુન ઉત્પન્ન થશે નહીં તેનો અર્થ એ કે તમે કોઈ ટ્યુન વગાડતા નથી ચાલો હવે પ્રોગ્રામ જોઈએ પ્રોગ્રામ આવી રીતે શરૂ થશે તેથી તમે D3 પર PwmOut લાઇન વ્યાખ્યાયિત કરી રહ્યાં છો જેને તમે બલ્બ તરીકે ઓળખો છો પછી D6 પર બીજી PwmOut ut જેને તમે સ્પીકર તરીકે ઓળખો છો અને ત્યાં LDR અને LM35 ને અનુરૂપ બે એનાલોગ ઇનપુટ્સ A1 અને A0 છે અને કેટલાક વેરિયેબલ આપણે વ્યાખ્યાયિત કર્યા છે જે light temper છે જે એનાલોગ ઇનપુટ્સની ગણતરી માટે વ્યાખ્યાયિત કર્યા છે અને અસ્થાયી તાપમાન મૂલ્ય સંગ્રહવા માટે lvalue અને tvalue વ્યાખ્યાયિત કર્યા છે અને બલ્બને સક્રિય કરવા માટે આપણે ધારી લીધું છે કેઆપણે 50 હર્ટ્ઝ PWM નો ઉપયોગ કર્યો છે જેમાં સમયગાળો 20 મિલિસેકન્ડ છે અને સ્પીકર માટે આપણે 3 મિલિસેકન્ડની અવધિ નક્કી કરી છે જેનો અર્થ છે કે સ્પીકર પર આવર્તનનાં 333 હર્ટ્ઝ વગાડવામાં આવશે પછી ચાલો main ફંક્શનના બાકીના ભાગ પર આવીએ પુનરાવર્તિત while લૂપમાં આપણે અહીં લાઈટ ચકાસી રહ્યા છીએ આપણે અહીં તાપમાન ચકાસી રહ્યા છીએ પ્રકાશ માટે આપણે એનાલોગ ઇનપુટ ફંક્શન ldr read નો ઉપયોગ કરી રહ્યા છીએ પછી તમે તેને પ્રોગ્રામમાં સ્કેલ ફેક્ટર દ્વારા ગુણાકાર કરી રહ્યાં છો આપણે અગાઉ પ્રોગ્રામમા બતાવ્યું હતું તેમ જ જો તે કેટલાક થ્રેશોલ્ડ મૂલ્યથી વધુ હોય તો આપણે લાઈટ બંધ કરીશું જો નહિં તો આપણે લાઈટ ચાલુ કરીએ છીએ તે ફરજ ચક્ર ને 0 0 અથવા 1 0 પર સેટ કરીને કરવામાં આવે છે તે જ રીતે તાપમાન માટે તમે તાપમાન વાંચી રહ્યા છો તમે તેને અહીં કેટલાક સ્કેલ ફેક્ટર દ્વારા ફરીથી ગુણાકાર કરી રહ્યાં છો હું 1000 નો ઉપયોગ કરી રહ્યો છું અને કેટલાક થ્રેશોલ્ડનો જે ફરીથી પ્રયોગો દ્વારા પસંદ કરી શકાય છે તે તાપમાન પર આધારીત છે જ્યાં તમે એલાર્મ શરૂ કરવા માંગો છો તદનુસાર આપણે સ્પીકર પર સતત નોટ વગાડીએ છીએ પરંતુ અન્યથા આપણે 0 પર ફરજ ચક્ર સેટ કરીએ છીએ હવે આ લાઇનની ખરેખર આવશ્યકતા નથી તમે આ લાઇન ને બાદ પણ કરી શકો છો આ ખરેખર જરૂરી નથી કારણ કે એકવાર તમે ફરજ ચક્ર 0 પર સેટ કરો ત્યારે સમયગાળા થી કોઈ ફર્ક પડતો નથી ચાલો હવે નિદર્શન જોઈએ આ વાક્ય તમે અવગણી શકો છો આપણને આની જરૂર નથી તો ચાલો આ કોડ કમ્પાઇલ કરીએ આપણે તેને કમ્પાઇલ કરીએ છીએ આપણે તેને સેવ કરીએ છીએ કોપી અને પેસ્ટ કરીએ છીએ હવે ચાલો સર્કિટ પર આવીએ હવે જુઓ કે આપણે તે સમાન લાઇટ ઇન્ટરફેસિંગ સર્કિટરીનો ઉપયોગ કર્યો છે જે પહેલાં બતાવવામાં આવી છે રિલે મુખ્ય સાથે જોડાયેલ સ્વીચ સાથેનો એક બલ્બ અને આપણે સમાન LDR સર્કિટનો ઉપયોગ કર્યો છે તમે જુઓ છો કે જ્યારે LDR વિક્ષેપિત થાય છે લાઈટ ઝગમગે છે તમે જુઓ કે જો તે ફરીથી રિલીઝ થાય છે તો લાઈટ બંધ થશે અહીં તમારી પાસે LM35 સેટિંગ છે જો તાપમાન થ્રેશોલ્ડ કરતા વધી જાય તો અહીં એક અલાર્મ વાગશે તમે જોશો કે તાપમાન એક સ્તરથી વધુ વધ્યું છે અને આ એલાર્મ વાગવાનું શરૂ થયું છે હું ફક્ત મારી આંગળીથી દબાવું છું જેથી તાપમાન થોડું વધે જો તમારી પાસે હીટર છે તો તમે તેને ખૂબ સ્પષ્ટ રીતે બતાવી શકો છો જુઓ આ અલાર્મ સંભળાય છે કારણ કે તે થ્રેશોલ્ડને પાર કરી રહ્યું છે પરંતુ જો આપણે તેને થોડુંક વધુ ગરમ કરી શકીએ તો ત્યાં એક ખૂબ સ્પષ્ટ અવાજ આવશે તેથી આ પ્રયોગમાં આપણે જોયું કે આપણે ઘણા બધા ઉપકરણો ઇન્ટરફેસ કરી શકીએ છે જ્યારે તમે હોમ ઓટોમેશન વિશે વાત કરો છો ત્યારે તમારા ઘરમાં ઘણા બધા પ્રકારનાં ઉપકરણો જોડાયેલા હોઈ શકે છે હવે આ માઇક્રોકન્ટ્રોલર્સ પૂરતા શક્તિશાળી છે જેથી એક જ ઉપકરણ સમગ્ર વસ્તુને નિયંત્રિત કરવામાં સમર્થ હશે એકમાત્ર વસ્તુ એ છે કે તમારે તમારો પ્રોગ્રામ એવી રીતે લખવો પડશે કે જેથી કેટલાક ઉપકરણો ઇનપુટ્સ મોકલશે અને વિક્ષેપિત સંચાલિત મોડમાં કેટલાક ઉપકરણોને તમે ફક્ત એક પછી એક વાંચી શકો છો તે ઉપકરણોના પ્રકાર અને તેઓ તમને ઇનપુટ્સ કેવી રીતે મોકલે છે તેના પર નિર્ભર છે આપણે આ પછીના વ્યાખ્યાનોમાં આના પર વધુ નિદર્શન જોઈશું જ્યાં તમે તે પણ જોઈ શકશો કે ઉપકરણો કેવી રીતે બહારની દુનિયા સાથે કમ્યૂનિકેટ કરી શકે છે